નમસ્કાર 7મા સપ્તાહ માટે અમારા નિષ્કર્ષના વિષયો સેવા પુનઃપ્રાપ્તિ સેવા ફરિયાદ હશે અને સેવા પુનઃપ્રાપ્તિના જેની અમે છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી અમે અમારા અંતિમ ધ્યેય સુધી કેવી રીતે પહોંચી શકીએ જેના વિશે અમે આ સપ્તાહ દરમિયાન વાત કરી રહ્યા છીએ ગ્રાહક વફાદારીના માર્ગ દ્વારા ગ્રાહકનું સમર્થન જેમ કે અમે આ પિરામિડની ચર્ચા કરીએ છીએ કે સૌ પ્રથમ તમારી પાસે સેવાની ગુણવત્તા હોવી જોઈએ અને સેવાની ગુણવત્તા આપમેળે ગ્રાહક સંતોષ તરફ દોરી જશે નહીં ગ્રાહક સંતોષ સુધી પહોંચવા માટે તમારી પાસે વ્યવસ્થિત પ્રક્રીયા હોવી જોઈએ અને તેમાં તેનો એક ભાગ સેવા પુનઃપ્રાપ્તિ વ્યૂહરચના છે અને જો તમારી પાસે ગ્રાહક સંતોષ સારી સેવા પુનઃપ્રાપ્તિ વ્યૂહરચના છે તો પછી તમે ગ્રાહકના આનંદ માટે પ્રક્રિયાઓને ગોઠવવામાં સક્ષમ છો અને તે આખરે ગ્રાહક હિમાયત સુધી પહોંચવાનો માર્ગ છે અને અમે આજે આ પ્રવાસ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ચાલો આપણે આ એક ખૂબ જ રસપ્રદ સંશોધન પેપર જોઈએ જે આપણે 1990 થી જાણીએ છીએ અને તે હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પ્રકાશિત થયું હતું અને આ સંશોધન ખૂબ જ સ્પષ્ટપણે દર્શાવે છે કે ક્રેડિટ કાર્ડ ઔદ્યોગિક લોન્ડ્રી ઔદ્યોગિક વિતરણ ઓટો સર્વિસિંગ જેવી સેવાઓ માટે કેવી રીતે દર વર્ષે ગ્રાહકનું જીવન મૂલ્ય લગભગ ઝડપથી વધે છે તેથી ગ્રાહક સાથેના લાંબા ગાળાના સંબંધથી તમને મળતો વધારો માત્ર લાભ નથી પરંતુ તમને બહુવિધ લાભો મળે છે ઉદાહરણ તરીકે તમે આ રેખાકૃતિમાં અહીં જોઈ શકો છો આ તે જ સંશોધન પેપરમાંથી છાપવામાં આવ્યું છે આ એ વર્ષ છે જે વાસ્તવમાં તમારી પાસે છે જો તમે બધું સારી રીતે કર્યું છે તો થોડો વધારો થશે હવે તે આગળ વધે છે એવું નથી કે ફક્ત તમને દર વર્ષે આ મુળ લાભો મળે છે પરંતુ પછી તમારી પાસે આ હંમેશના લાભો છે આ લાભો એ વધેલા ઉપયોગથી નફો છે મોબાઇલ સેવાથી સંતુષ્ટ ગ્રાહક ક્રેડિટ કાર્ડ સેવા સાથે સંતુષ્ટ ગ્રાહક સેવાનો વધુ ઉપયોગ કરે છે અને તેથી તમારી પાસે થોડી વધારાની આવક છે પછી દેખીતી રીતે ગ્રાહક તમને ઓળખે છે અને દરેક પક્ષ એકબીજામાં વધુ વિશ્વાસ કેળવે છે તો આ વધારાની આવકને કારણે તમને બમણો ફાયદો થાય છે કારણ કે તમારી ઓપરેટિંગ કોસ્ટ પણ નીચે આવે છે અને અમે એ પણ ચર્ચા કરી રહ્યા નથી કે તમારી પાસે હવે ગ્રાહક સંપાદન ખર્ચ નથી જે આપણે પહેલા ચર્ચા કરી ચૂક્યા છે પરંતુ હવે તમે સંદર્ભોમાંથી પણ નફો મેળવવાનું શરૂ કરો છો ગ્રાહક તમારો વકીલ બને છે તેથી સંદર્ભ આવકના સ્ત્રોતો છે તેથી ગ્રાહક અન્ય લોકોને તમારી ક્રેડિટ કાર્ડ સેવાની ભલામણ કરે છે અને ગ્રાહક જાણે છે કે તમારી પાસે કેવા પ્રકારની ક્રેડિટ ચેક સિસ્ટમ છે કેવા પ્રકારના લોકો લાયક ઠરશે અને તેથી યોગ્ય પ્રકારના સંદર્ભો તમને વધુ મજબૂત બનાવી શકે છો ઘણી ક્રેડિટ કાર્ડ કંપનીઓ એવું કરે છે કે જો તમારો સંદર્ભ અંતે ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવે છે તો તમને કેટલાક પોઈન્ટ્સ રિવોર્ડ પોઈન્ટ્સ વગેરે આપવામાં આવે છે તેથી તમે આ સંદર્ભોને સેવા સંસ્થા તેમજ સેવા ગ્રાહક માટે ફાયદાકારક બનાવી શકો છો અને પછી હા સેવા ગ્રાહક જે તમારી સાથે બંધાયેલ છે તે ઉચ્ચ સ્તરની સેવા માટે વધુ સુધારી શકાય તેવું વલણ ધરાવે છે તેથી ગોલ્ડ ક્રેડિટ કાર્ડ ગ્રાહક કેટલાક રિવોર્ડ પોઈન્ટ્સ સાથે કેટલાક સમજાવટ સાથે પ્લેટિનમ સ્તર પર જવા માટે સંમત થઈ શકે છે અને તેથી તમને વધારાની આવક લાવવાનું ચાલુ રાખી શકે છે તેથી કિંમતના પ્રીમિયમમાંથી નફો સંદર્ભમાંથી નફો ઘટાડેલી ઑપરેટિંગ ખર્ચમાંથી નફો વધેલા વપરાશથી નફો આ બધું વર્ષ દર વર્ષ આધારિત નફાની ટોચ પર છે તેથી જ સમય જતાં ગ્રાહકો હંમેશા વધુને વધુ નફાકારક બને છે અને તેથી જ આજે મોટાભાગના તમામ વ્યવસાયોમાં ખાસ કરીને સેવા વ્યવસાયમાં ગ્રાહક મેળવવાનો ખર્ચ ખૂબ વધારે થાય છે એની ચર્ચા આપડે સપ્તાહની શરૂઆત માં કરી હતી તેથી તમે પ્રાપ્તિને બદલે જાળવણી પર વધુ ભાર મૂકશો તમે કાર્યકારી તેમજ નાણાકીય રીતે વધુ સારા રહેશો ગ્રાહકો નફાકારક બને છે કારણ કે અમે ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો ખરીદીમાં વધારો અન્ય ગ્રાહકોના સંદર્ભો કિંમત પ્રીમિયમ વગેરેને લીધે ચર્ચા કરી છે આ જ મુદ્દાઓની આ સ્લાઇડ અને નીચેની સ્લાઇડમાં વધુ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે હવે હા એવું નથી કે જ્યાં પણ તમે આ પુનરાવર્તિત ગ્રાહકને ઇચ્છો છો જેમ કે જો તમારી આરોગ્યસંભાળ સુવિધા અને તમે હૃદય રોગના દર્દી સાથે સફળતાપૂર્વક વ્યવહાર કર્યો છે તો તમે ખરેખર તેમાંથી પુનરાવર્તિત વ્યવસાય શોધી રહ્યા નથી કારણ કે તે નૈતિક નથી ઇચ્છનીય નથી વ્યવહારુ નથી અને કેટલાક પ્રકારના પુનરાવર્તિત ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો છે અને તે ખૂબ ખર્ચાળ હોઈ શકે છે અને તેથી આવા કિસ્સામાં ટકી રહેવું ખૂબ મહત્વ નું છે જે અમુક આરોગ્યલક્ષી સેવા માટે ખાસ કરીને જે વિશિષ્ટ આરોગ્ય સેવા પ્રદાન કરે છે તેમાં મહત્વપૂર્ણ છે અને તે એટલા માટે છે કારણ કે જો તમે અમુક ઉચ્ચ મૂલ્યોની સેવાઓમાં હોવ તો લાંબા ગાળાના ગ્રાહક અમુક કિંમતમાં ડિસ્કાઉન્ટની અપેક્ષા રાખશે અને તેથી તે વ્યવસાય મુજબ તે યોગ્ય અભિગમ ન હોઈ શકે પરંતુ હું કહીશ કે આ ખાસ કરીને આ અપવાદો છે અને અમે આજના અતિ સ્પર્ધાત્મક સેવા વ્યવસાયોમાં આ અપવાદોને અવગણી શકીએ છીએ અને આ રેખાકૃતિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ કે ગ્રાહક લાંબા સમય સુધી તમારી સાથે રહે સંબંધ જેટલો લાંબો છે તમારી તકો વધુ સારી છે અને સૌથી અગત્યનું એ છે કે ગ્રાહક સમર્થન તરફ સંબંધ વિકસાવવાનો માર્ગ છે તેથી ગ્રાહકનું મૂલ્ય ગ્રાહકના નફાની અસર હોઈ શકે છે જે ઉત્પાદનના જીવન ચક્રના આધારે બદલાઈ શકે છે અને પ્રારંભિક તબક્કામાં ઉદાહરણ તરીકે પુનરાવર્તિત ગ્રાહક સંતૃપ્તિ તબક્કા કરતાં વધુ મૂલ્યવાન છે જ્યાં તમે જાણો છો કે તેઓ કદાચ કેટલાક કિસ્સાઓમાં ઓછા મૂલ્યના ગ્રાહકોને સેવા આપવા માટે એટલા નફાકારક નથી અમે હમણાં જ તેની ચર્ચા કરીશું આ તબક્કે હું એ નિર્દેશ કરવા માંગુ છું કે આ સંબંધ જૂની કંપનીઓ કરતાં નાની કંપનીઓ માટે સ્ટાર્ટઅપ્સ માટે વધુ મહત્વપૂર્ણ છે તેથી ઉત્પાદન જીવન ચક્ર સેવા જીવન ચક્રના પ્રારંભિક તબક્કામાં તમે જે સંબંધો વિકસાવો છો તેનું બાજ નજરથી રક્ષણ કરો ગ્રાહક નિષ્પક્ષતાને માપવા અથવા જેને આપણે દરેક ગ્રાહકનું જીવન મૂલ્ય કહીએ છીએ તે મૂળભૂત રીતે સંપાદન આવક ઓછો ખર્ચ છે તેથી જો આપણે ઉદાહરણ તરીકે ક્રેડિટ કાર્ડ અથવા મોબાઇલ સેવા લઈએ તો આવક એ તમારી એપ્લિકેશન ફી વત્તા પ્રારંભિક ખરીદી અને વત્તા પુનરાવર્તિત આવક છે અને ખર્ચ માર્કેટિંગ અને ક્રેડિટ ચેક એકાઉન્ટ સેટઅપ વગેરે હશે તેથી આવક વાર્ષિક ફી વેચાણ સેવા ફી સંદર્ભનું મૂલ્ય અને ખર્ચ એકાઉન્ટ મેનેજમેન્ટ વેચાણની કિંમત અને રાઈટ ઓફ્સ હશે તેથી દેખીતી રીતે આ લાઇનને બાદ કરો જો તે સતત વધતું રહે તો તમે સંબંધ વિકસાવવાના સાચા માર્ગ પર છો તમે તેને કેવી રીતે હેન્ડલ કરો છો તેના આધારે સંદર્ભનું મૂલ્ય ખરેખર મોટો ગુણક હોઈ શકે છે અને વાસ્તવમાં આ રેફરલ સિસ્ટમ એક લહેર હોઈ શકે છે અને તેથી એક વ્યક્તિ પાંચ વ્યક્તિઓને સંદર્ભિત કરી શકે છે અને તે પાંચ વ્યક્તિઓ દરેકમાં પાંચ લાવી શકે છે અને તે હકીકતમાં ઘણી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે પિરામિડ માર્કેટિંગ એ સારો અભિગમ નથી તે ઘણા દેશોમાં ગેરકાયદેસર છે પરંતુ તમારા સહ માર્કેટર તરીકે ગ્રાહકોનું નેટવર્ક બનાવવું એ ખૂબ શક્તિશાળી બળ ગુણક બની શકે છે સંભવિત અને વાસ્તવિક મૂલ્ય વચ્ચેનું અંતર એ જાણવા માટે કે આપણે મૂળભૂત રીતે દરેક લક્ષ્ય ખંડમાં ગ્રાહકનું વર્તમાન ખરીદ વર્તન શું છે તે શોધવાનું છે ગ્રાહકો માટે સરેરાશ કેટલો સમય કંપની સાથે રહે છે જો તેઓ જીવનભર ગ્રાહકો બની રહે તો તેની શું અસર થશે અને પછી તમારે ડેટા સાથે તેનું વિશ્લેષણ કરવું પડશે અને તે પછી તમે ખરેખર ગ્રાહક જીવન મૂલ્ય અને તમારા પ્રકારની સેવાઓના વ્યવસાયમાં CLV નું મહત્વ કેવી રીતે નક્કી કરશો તેથી જો તમે ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં છો જો તમે મોબાઇલ ટેલિફોનના વ્યવસાયમાં છો જો તમે ઉચ્ચ નેટવર્થ વ્યક્તિગત માટે સંબંધ બેંકિંગના વ્યવસાયમાં છો તો આ બધા કિસ્સાઓમાં લાંબા ગાળાના સંબંધો નિર્ણાયક છે અને જીવન સમયનું મૂલ્ય ગ્રાહકની રકમ સામાન્ય રીતે વ્યવહારિક મૂલ્ય કરતાં ઘણી વધારે હોય છે આ કોર્સ માટે અમે જે પાઠ્ય પુસ્તકનો ઉપયોગ કરી રહ્યા છીએ તેમાં પ્રકરણ નંબર 12 પર કેટલીક રસપ્રદ બાબતો છે જે સંબંધોને સંચાલિત કરવા અને વફાદારી બનાવવા સંબંધિત પ્રકરણ છે તમે જોશો કે અમે કેટલાક નાના કિસ્સાઓ આપ્યા છે જ્યાંથી તમે જોઈ શકો છો કે જ્યારે અમે મૂલ્ય બનાવીએ છીએ ત્યારે અમે સામાજિક લાભ દ્વારા આ મૂલ્યને વિવિધ મિકેનિઝમમાં બનાવી શકીએ છીએ જ્યાં તમે જાણો છો કે પરસ્પર માન્યતા છે તેથી જો ગ્રાહકને નામથી આવકારવામાં આવે જો ગ્રાહક સાથે સ્મિત સાથે વ્યવહાર કરવામાં આવે જે પ્રોફેસર ચેટર્જી અનુસાર જોઈએ દેખીતી રીતે તે સેવા સ્થાપના મને આનંદિત કરે છે કારણ કે તેઓ મને યાદ કરે છે મને ઓળખે છે અને તે આ પ્રકારના સામાજિક લાભો છે તમે આનાથી વધુ વિકાસ કરી શકો છો હવે રોજની ઘણી સેવા સંસ્થાઓ તે નિયમિતપણે કરે છે કે તમારા જન્મદિવસ પર તમને શુભેચ્છા પાઠવે છે અને તમારી વર્ષગાંઠ પર તમને કાર્ડ મોકલે છે કદાચ તેઓ જો તમે ઉચ્ચ મૂલ્યના ગ્રાહક છો તો તેઓ તમને સામાજિક પ્રસંગોએ કેટલીક ભેટ અથવા કેટલાક ફૂલો મોકલશે ગ્રાહક માટે આ ફાયદાઓ છે જે સારી લાગણીની ભલાઈની થોડી માનસિક લાગણી આપે છે અને હા સેવા વ્યવસાય પર તેની ઘણી મોટી અસર પડે છે કારણ કે તે ઘણી વખત આવેગ ખરીદી બનાવે છે દાખલા તરીકે જો તમે કોઈ રેસ્ટોરન્ટ માં અવારનવાર જાવ છો તો શક્ય છે કે જો તેમની પાસે તમારી વિગત હોય તો તમને જન્મદિવસની શુભેચ્છા કાર્ડ મોકલશે અથવા તો જો તમે તે રેસ્ટોરન્ટ માં એક કે બે વાર પાર્ટી કરી હશે તો તમારા જન્મદિવસના આગલા દિવસે તેઓ તમને ફોન કરીને પૂછશે કે શું તમારા માટે છેલ્લી વખત ની જેમ પાર્ટી નું આયોજન કરવું છે તમે વાતચીત વાર્તાલાપ અને સંચાર માટે આ તકો બનાવી શકો છો અને આ વાર્તાલાપ અને સંદેશાવ્યવહારનો સતત લૂપ એ સંબંધને જીવંત રાખવાની અને રસપ્રદ રાખવાની રીત છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ બિન હાનિકારક લાગે છે પરંતુ આ નાની ક્રિયાઓ તમને વફાદારી અને સંબંધ વિકસાવવામાં આટલું મોટું પરિણામ આપી શકે છે તેથી મૂળભૂત રીતે આજે આપણે કોઈપણ સેવા માર્કેટિંગ કરવા માંગીએ છીએ તમે સૌથી નીચલા સ્તરે આ સીડીનો દાવો કરવા માંગો છો અમારી પાસે ટ્રાન્ઝેક્શનલ માર્કેટિંગ છે જે એક સમય એક ટ્રાન્ઝેક્શન અથવા નજીકના વિસ્તારમાં વ્યવહારની અમુક શ્રેણી છે તે પછી રિલેશનલ રિકોલ છે જ્યાં વ્યવહારનો વિરોધ કરો જ્યાં સેવા પ્રદાતાને સંબંધમાં સેવા ગ્રાહક વિશે કોઈ જાણકારી ન હોય દેખીતી રીતે તમે ગ્રાહક વિશે જ્ઞાન વિકસાવ્યું છે તેથી આ વધુ જ્ઞાન આધારિત સંબંધ છે અને જે ફક્ત ત્યારે જ શક્ય છે જ્યારે તમારી સંસ્થા પાસે તમારા ગ્રાહક વિશે ડેટા એકત્રિત કરવા તે ડેટાનું અર્થઘટન કરવા ડેટાને ફોર્મેટ કરવા અને તેને યોગ્ય સમયે આગળની લાઇન પર જે કર્મચારીઓ સેવા આપી રહ્યા છે ત્યાં ઉપલબ્ધ કરવી એ શીખવાની ક્ષમતા હોય અને પછી અલબત્ત રિલેશનલથી અમે તમારા કો માર્કેટર તરીકે વકીલાત અથવા ગ્રાહક તરફ જવા માંગીએ છીએ અને આ ઇચ્છિત સ્થિતિ છે અને આ સીડી છે તેથી પક્ષકારો વચ્ચે પરસ્પર માન્યતા અને જ્ઞાન ન હોવાથી લઈને વિસ્તૃત સંબંધો તરફ આગળ વધવા માટે સદભાગ્યે આજે આપણે આ કરવા માંગીએ છીએ ત્યાં ઘણા સારા તકનીકી સાધનો ઉપલબ્ધ છે પ્રથમ સાધન જે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ સરળ ડેટા બેઝ માર્કેટિંગ એક સરળ સ્પ્રેડ શીટ અથવા ખૂબ જ ન્યૂનતમ ડેટાબેઝ પણ વાસ્તવમાં પુનરાવર્તિત વેચાણ વેચાણ અને ક્રોસ વેચાણની તકો બનાવવા માટે ઉત્તમ તકો ઊભી કરી શકે છે તેથી તે તમને ગ્રાહકોને વ્યક્તિ તરીકે સમજવા અથવા ગ્રાહકને ચોક્કસ વર્ગ તરીકે સમજવા અથવા વર્તણૂકીય પેટર્ન દ્વારા લગભગ મહત્વપૂર્ણ વસ્તી વિષયક સાયકો ગ્રાફિક્સ અને વર્તનની દ્રષ્ટિએ વધુ સ્પષ્ટ રીતે ખંડને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે તેથી જ્યારે તમે વેચાણ આવકની તક ઊભી કરી શકો ત્યારે તમે યોગ્ય સમયે ગ્રાહકનો સંપર્ક કરી શકશો અને પછી સામ સામે ક્રિયાપ્રતિક્રિયા ઉપરાંત જે દેખીતી રીતે તમે ઉપયોગ કરી શકો તે સૌથી વધુ ખર્ચાળ છે તેથી ક્રિયાપ્રતિક્રિયા ચાલુ રાખવા માટે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકનો ઉપયોગ કરો B2B માર્કેટિંગ અથવા ઉચ્ચ મૂલ્યના માર્કેટિંગમાં અમે નેટવર્ક માર્કેટિંગ તરીકે ઓળખાતી વસ્તુ પણ પીકઅપ કરીએ છીએ જ્યાં વાસ્તવમાં આપણી પાસે માત્ર સેવા સંસ્થા તરફથી જ નથી પરંતુ આપણી પાસે સંખ્યાબંધ વિતરકો અને સેવા પ્રતિનિધિઓ અને નેટવર્કમાં અન્ય લોકો પણ છે જે એકબીજાના પ્રયત્નોને ટકાવી રાખશે તેથી હાર્ડવેર ઉત્પાદકો સોફ્ટવેર ઉત્પાદકો નેટવર્ક સાધનો ઉત્પાદકો તેઓ ઘણીવાર આડકતરી રીતે આ ક્રિયાપ્રતિક્રિયા ચાલુ રાખે છે અને એકબીજાને લીડ આપે છે તેથી જો કોઈ ડેટા સેન્ટર ગ્રાહક પ્રથમ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરે છે જે ડેટા સેન્ટરની ટર્નકી સપ્લાય આપશે તે આપમેળે વર્ક સ્ટેશન સપ્લાયર્સ અથવા સર્વર સપ્લાયર્સ અથવા અન્ય નેટવર્કિંગ સાધનો સપ્લાયર્સ અથવા વિશિષ્ટ એર કન્ડીશનીંગ સપ્લાયર સાથે સંપર્કો તરફ દોરી જશે તેથી આજે આમાંના ઘણા વ્યવસાયો નેટવર્ક તરીકે કરવામાં આવે છે અને તેથી નેટવર્ક માર્કેટિંગ નેટવર્ક ભાગીદારો વચ્ચેના સંબંધ પર આધારિત છે અને અમે ગ્રાહકો સાથે એક અલગ પ્રકારનો સંબંધ જોઈશું અને આ ક્ષણે હું નિષ્કર્ષ પર પહોંચું તે પહેલાં હું ફક્ત આની સૂચિ બનાવીશ તેથી સેવા વિતરણની પ્રકૃતિ સતત હોઈ શકે છે અને અલગ વ્યવહાર હોઈ શકે છે તેથી આ સંબંધ આધારિત હોઈ શકે છે અને ત્યાં કોઈ ઔપચારિક સંબંધ આધારિત નથી તેથી દેખીતી રીતે અમને ખરેખર આ બ્લોકમાં રસ છે એવી કેટલીક સેવાઓ છે જ્યાં સંબંધ બનાવવો એટલું સરળ નથી કારણ કે જો તમારી પાસે રેડિયો પ્રસારણ અથવા ટેલિવિઝન ટેલિકાસ્ટ છે તો પછી ઔપચારિક સંબંધ બનાવવો મુશ્કેલ છે પરંતુ આ દિવસોમાં તમે ટેલિફોનની શક્તિ અને સમગ્ર ભારતમાં ફોનના વધુ પ્રવેશ સાથે જુઓ છો તેમ ઘણા રેડિયો કાર્યક્રમોમાં તકો છે જેમ જેમ તમારા મનપસંદ ગીતો વગાડવામાં આવી રહ્યા છે તમે કૉલ કરી શકો છો તમે જોકી રેડિયો જોકી સાથે ચેટ કરી શકો છો અને તમે ખરેખર એક ઓળખ અને અમુક પ્રકારના સંબંધ બનાવી શકો છો મૂવી થિયેટરમાં પણ સામાન્ય રીતે તમે જાણો છો કે લોકો ત્યાં જઈને ટિકિટ ખરીદે છે અને મૂવી જુએ છે પરંતુ હવે વધુને વધુ થિયેટરો વાસ્તવમાં સદસ્યતાના સંબંધ પર આધારિત સબ્સ્ક્રિપ્શન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેથી વિચાર એ છે કે વધુને વધુ વ્યવસાયો આ દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં તમારી પાસે સતત સંબંધ હોય તો ઓછામાં ઓછો જો કોઈ સતત સંબંધ ન હોય તો દરેક વ્યવહાર પરસ્પર જ્ઞાન પર આધારિત હોય છે જે અમે હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમે આગામી સત્રમાં આ પ્રક્રિયાઓની વિગતો જોઈશું